એકવાર તમારી પાસે વર્કિંગ ડિસ્ક્લોઝર આવી જાય પછી તમે આવિષ્કાર ને પેટન્ટ મળી શકશે કે નહીં એ નિર્ધારિત કરવા શોધ કરી શકો એકવાર તમારી પાસે વર્કિંગ ડિસ્ક્લોઝર આવી જાય પછી તમે આવિષ્કાર ને પેટન્ટ મળી શકશે કે નહીં એ નિર્ધારિત કરવા શોધ કરી શકો આગળ કહ્યાં પ્રમાણે શોધનું પરિણામ ડિસ્ક્લોઝર ની ગુણવત્તા પર આધારિત રહેશે આગળ કહ્યાં પ્રમાણે શોધનું પરિણામ ડિસ્ક્લોઝર ની ગુણવત્તા પર આધારિત રહેશે તો આમાં કેટલી મહેનત કરવી પડે તો આમાં કેટલી મહેનત કરવી પડે ડિસ્ક્લોઝર ની પ્રક્રિયા કેટલી ચોકસાઈથી કરવામાં આવે છે તેના પરથી નિર્ધારિત થશે કે શોધના પરિણામ કેટલા સારા નીકળશે ડિસ્ક્લોઝર ની પ્રક્રિયા કેટલી ચોકસાઈથી કરવામાં આવે છે તેના પરથી નિર્ધારિત થશે કે શોધના પરિણામ કેટલા સારા નીકળશે હવે તમારે કી વર્ડ નક્કી કરવા પડશે કારણકે આવિષ્કાર કી વર્ડ દ્વારા જ શોધી શકાય હવે તમારે કી વર્ડ નક્કી કરવા પડશે કારણકે આવિષ્કાર કી વર્ડ દ્વારા જ શોધી શકાય તમારે કી વર્ડ ના પર્યાયવાચી શબ્દો પણ શોધી રાખવા જોઈએ જેથી જો કોઈ એવા શબ્દો હોય જે વૈકલ્પિક રીતે વપરાતા હોય તો તમે તે વિકલ્પો દ્વારા પણ શોધ કરી શકો તમારે કી વર્ડ ના પર્યાયવાચી શબ્દો પણ શોધી રાખવા જોઈએ જેથી જો કોઈ એવા શબ્દો હોય જે વૈકલ્પિક રીતે વપરાતા હોય તો તમે તે વિકલ્પો દ્વારા પણ શોધ કરી શકો ઉપરાંત તમારે તજજ્ઞો દ્વારા વપરાતા શબ્દો તથા સાધારણ લોકો દ્વારા વપરાતા શબ્દો બેઉ ને ધ્યાનમાં લેવા પડશે ઉપરાંત તમારે તજજ્ઞો દ્વારા વપરાતા શબ્દો તથા સાધારણ લોકો દ્વારા વપરાતા શબ્દો બેઉ ને ધ્યાનમાં લેવા પડશે તમારે ધ્યાન રાખવું પડશે કે તમે ટ્રેડમાર્ક વાપરવાથી બચો છો કારણકે શોધ કરતી વખતે ટ્રેડમાર્ક વાપરવામાં નથી આવતા તમારે ધ્યાન રાખવું પડશે કે તમે ટ્રેડમાર્ક વાપરવાથી બચો છો કારણકે શોધ કરતી વખતે ટ્રેડમાર્ક વાપરવામાં નથી આવતા તેથી કોઈ બ્રાન્ડ ના નામ જેટલા વિશિષ્ટ શબ્દને વાપરવા કરતા તમે કોઈ સામાન્ય અથવા વ્યાપક શબ્દો વાપરી શકો છો તેથી કોઈ બ્રાન્ડ ના નામ જેટલા વિશિષ્ટ શબ્દને વાપરવા કરતા તમે કોઈ સામાન્ય અથવા વ્યાપક શબ્દો વાપરી શકો છો શોધ કરતી વખતે તમે અમુક પ્રશ્નો શોધતા હોવ છો અર્થાત ચોક્કસ પ્રશ્નોના ઉત્તર શોધતા હોવ છો જેમ કે આવિષ્કારનો ઉદ્દેશ્ય શું છે તેને ચલાવવાની સર્વશ્રેષ્ઠ રીત કઈ છે તથા આવિષ્કારનો કેવો પ્રભાવ પડશે વગેરે શોધ કરતી વખતે તમે અમુક પ્રશ્નો શોધતા હોવ છો અર્થાત ચોક્કસ પ્રશ્નોના ઉત્તર શોધતા હોવ છો જેમ કે આવિષ્કારનો ઉદ્દેશ્ય શું છે તેને ચલાવવાની સર્વશ્રેષ્ઠ રીત કઈ છે તથા આવિષ્કારનો કેવો પ્રભાવ પડશે વગેરે એકવાર તમે આ સમજી લો પછી તમારી માટે શોધ કરવું વધારે સરળ બનશે એકવાર તમે આ સમજી લો પછી તમારી માટે શોધ કરવું વધારે સરળ બનશે કારણકે પહેલાથી ઉપલબ્ધ પેટન્ટ માં આવિષ્કારને ચલાવવાની સર્વશ્રેષ્ઠ રીત પર ક્લેમ ચોક્કસ રીતે કરેલો હોવાનો તથા તેના ઉદ્દેશ્ય અને પ્રભાવનું પણ વર્ણન કરેલું હોવાનું કારણકે પહેલાથી ઉપલબ્ધ પેટન્ટ માં આવિષ્કારને ચલાવવાની સર્વશ્રેષ્ઠ રીત પર ક્લેમ ચોક્કસ રીતે કરેલો હોવાનો તથા તેના ઉદ્દેશ્ય અને પ્રભાવનું પણ વર્ણન કરેલું હોવાનું શોધ કરવા માટે અમુક સૂચનાઓ છે પણ તમને પબ્લિક ડોમેઇન માં શોધ કઈ રીતે કરવી એ વિષય પર અઢળક માહિતી પ્રાપ્ત થઈ જશે શોધ કરવા માટે અમુક સૂચનાઓ છે પણ તમને પબ્લિક ડોમેઇન માં શોધ કઈ રીતે કરવી એ વિષય પર અઢળક માહિતી પ્રાપ્ત થઈ જશે તમે પર્યાયવાચી શબ્દો થી બચી શકો છો જેવી રીતે કે ઇન્સ્ટન્ટ અને કરંટ આ શબ્દોનો અર્થ તત્કાલીન તથા અધ્યતન એવો પણ થઈ શકે છે તમે પર્યાયવાચી શબ્દો થી બચી શકો છો જેવી રીતે કે ઇન્સ્ટન્ટ અને કરંટ આ શબ્દોનો અર્થ તત્કાલીન તથા અધ્યતન એવો પણ થઈ શકે છે કરંટ નો અર્થ પ્રવાહ પણ થઈ શકે કરંટ નો અર્થ પ્રવાહ પણ થઈ શકે તમને જે શબ્દો નથી જોઈતા તે તમારી શોધના પરિણામમાં ન વર્તાય તે માટે તમારે બૂલિઅન ઓપરેટર વાપરવા પડશે તમને જે શબ્દો નથી જોઈતા તે તમારી શોધના પરિણામમાં ન વર્તાય તે માટે તમારે બૂલિઅન ઓપરેટર વાપરવા પડશે તમારી શોધના વ્યાપને ધ્યાનમાં રાખતા તમે વિવિધ ડેટાબેઝ તપાસી શકો છો તમારી શોધના વ્યાપને ધ્યાનમાં રાખતા તમે વિવિધ ડેટાબેઝ તપાસી શકો છો હવે આ વસ્તુ આપણે પ્રાયોર આર્ટ ના પાઠમાં જોઈ ચૂક્યા છીએ હવે આ વસ્તુ આપણે પ્રાયોર આર્ટ ના પાઠમાં જોઈ ચૂક્યા છીએ જો તમે પેટન્ટ શોધી રહ્યા હોવ તો એકવાર તમારી શોધ માટે કી વર્ડ નિર્ધારિત કરી લીધા પછી તમે તમારા પેટન્ટ સાથે સંબંધિત એ ક્ષેત્રના બીજા પેટન્ટ શોધી શકો છો જો તમે પેટન્ટ શોધી રહ્યા હોવ તો એકવાર તમારી શોધ માટે કી વર્ડ નિર્ધારિત કરી લીધા પછી તમે તમારા પેટન્ટ સાથે સંબંધિત એ ક્ષેત્રના બીજા પેટન્ટ શોધી શકો છો આને ક્લાસિફિકેશન કોડ દ્વારા પણ કરી શકાય જે આપણે આગળ પેટન્ટ ક્લાસિફિકેશન ના પાઠમાં જોઈ ચૂક્યા છીએ આને ક્લાસિફિકેશન કોડ દ્વારા પણ કરી શકાય જે આપણે આગળ પેટન્ટ ક્લાસિફિકેશન ના પાઠમાં જોઈ ચૂક્યા છીએ